તેથી એન્જીનિયરિંગ ગણિત II પરના પ્રવચનોમાં ફરીથી તમારું સ્વાગત છે અને આ વેક્ટર કેલ્ક્યુલસ પર મોડ્યુલ નંબર 1 છે અને ગ્રીન્સ થીઓરમ Green's theorem પર વ્યાખ્યાન નંબર 6 છે તેથી આજે આપણે ગ્રીન્સ થીઓરમ ની ચર્ચા કરીશું મૂળભૂત રીતે આ થીઓરમ ડબલ ઇન્ટિગ્રલ્સ અને લાઇન ઇન્ટિગ્રલ્સ વચ્ચેના ટ્રાન્સફોરમેશન વિશે કહે છે તેથી છેલ્લા વ્યાખ્યાનમાં આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે લાઇન ઇંટીંગલ્સ અથવા કર્વ ઇન્ટિગ્રલ્સ શું છે તો થીઓરમ પર પાછા આવીએ ચાલો આપણે ફક્ત નિવેદન પર જઈએ ચાલો R એ R2 માં એક રિજિયન છે તેથી આપણે હવે દ્વિ પરિમાણીય પ્લેન વિશે વાત કરી રહ્યા છીએ જેની બાઉન્ડરી એક સિમ્પલ ક્લોસ્ડ કર્વ છે તેથી આપણી પાસે R2 માં રિજિયન R છે અને જેની બાઉન્ડરી એક સિમ્પલ ક્લોસ્ડ કર્વ છે તેનો અર્થ એ કે કર્વ પોતાને એકબીજાને છેદેતો નથી આ આપણે છેલ્લા વ્યાખ્યાનમાં પહેલેથી જ ચર્ચા કરી છે તેથી તે પીસવાઈસ સ્મૂથ છે તે શબ્દની ચર્ચા પણ પહેલાથી થઈ છે અહીંની બીજી વસ્તુ છે ઓરિએંટેડ કાઉન્ટર ક્લોક્વાઇસ"oriented counter clockwise" ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ તેનો અર્થ એ કે જ્યારે આપણે આ કર્વ પર ભ્રમણ કરીએ છીએ તેથી દાખલા તરીકે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ તો પછી રીજીયન R હંમેશાં ટ્રેસીંગ દિશા ની ડાબી તરફ આવેલો છે તેથી જો તમે આ દિશામાં ટ્રેસીંગ કરી રહ્યા છો તો પછી આ રીજીયન હંમેશા ડાબી તરફ જ રહે છે તેથી જેને આપણે પોઝીટીવ ઓરિએંટેશન અથવા અહીં ઓરિએંટેડ કાઉન્ટર ક્લોક્વાઇસ કહીએ છીએ તેથી પછી જો આપણે લઈએ આ બે ઘટકો પરનું FF1xyiF2xyj આપણે હવે દ્વિ પરિમાણો વિશે વાત કરી રહ્યા છીએ અને સ્મૂથ વેક્ટર ફિલ્ડ હોવું જોઈએ જેનો અર્થ F1 અને F2 આ બંને ફંક્શન્સ બે વેરીએબલોના C1 ફંક્શન્સ છે તેથી તે બંને રિજિયન R માં અને સાથે સાથે બાઉન્ડરી પર પણ સતત અને વિકલીત છે તો પછી આપણું આ રસપ્રદ પરિણામ શું છે કે આ કર્વ ઇન્ટીગ્રેશન CF⋅dr અથવા આપણે CF1dxF2dy જો આપણે ઘટક મુજબ આ લખીશું તો તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી આ કર્વ ઇન્ટિગ્રલ એ આ ડબલ ઇન્ટિગ્રલની બરાબર છે તેથી આ R પર આ ડબલ ઇન્ટિગ્રલ લેવામાં આવ્યું છે અને આપણી પાસે આ ∬RF2∂x F1∂ydA માં બે આંશિક વિકલન છે તેથી આ કર્વ ઇન્ટિગ્રલ એ આ એરિયા ઇન્ટિગ્રલ માં પરિવર્તિત થાય છે જે ઇન્ટિગ્રલ ડોમેન R પર છે તેથી અહીં આપણે નોધીએ કે આ ઇન્ટિગ્રલ નીચે મુજબ લખી શકાય છે જેથી આપણી પાસે કર્વ ઇન્ટિગ્રલ છે જ્યાં જમણી બાજુનો ભાગ જે અહીં ઘટક મુજબ લખવામાં આવ્યો છે તે F2∂x F1∂y છે અને આ ઇન્ટિગ્રલ પર આપણે dA અથવા dxdy દ્વારા પણ બદલી શકીએ છીએ તે આ R ઉપર ડબલ ઇન્ટિગ્રલ છે તેથી આ ઇન્ટિગ્રલ માં આપણે curlFk માં પણ ફરીથી લખી શકીએ છીએ કારણ કે જો તમને યાદ આવે કે કર્લ F એ બીજું કઈ નહીં પણ ∂x∂y∂z અને પછી આપણી પાસે F જેને ચાલો કહીએ F1 F2 અને ત્રીજો ઘટક તો અહીં 0 છે નું ડીટર્મિનન્ટ છે તેથી જો આપણે હમણાં જ આ k માં ઘટકને અનુરૂપ મેળવીએ કારણ કે અહીં આપણે આ ડોટ પ્રોડક્ટ k સાથે કરી રહ્યા છીએ તેથી આપણ ને બીજા i અથવા j ની જરૂર નથી તેઓ કોઈપણ રીતે 0 હશે i અને j સાથે ના ઘટક કોઈપણ રીતે 0 હશે તેથી અહીં k સાથે આપણને શું મળે છે F2∂x F1∂y તેથી આપણી પાસે આ k સાથે ડોટ પ્રોડક્ટ છે પછી આપણને ફક્ત આ તફાવત મળશે જેનો અહીં થીઓરમ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી કાં તો આપણે આ ઘટક સ્વરૂપમાં લખીશું અથવા આપણે આ curlFk ફોર્મમાં લખીશું કારણ કે આ ફોર્મનો ઉપયોગ ઉચ્ચ પરિમાણો ના જનરલાઇજેશન માટે પછીથી કરવામાં આવશે તેથી તે સમયે આપણે આ ફોર્મની ફરી ચર્ચા કરીશું સાબિતી પર પાછા આવીએ સાબિતી નો વિચાર સરળ છે તેથી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે C એ xy પ્લેન માં એક સિમ્પલ ક્લોસ્ડ કર્વ છે અને લાઇન્સ જે x અક્ષ અને y અક્ષ ને સમાંતર છે તે પ્રોપર્ટી સાથે ગ્રાફ ને બે કરતાં વધુ બિંદુઓ માં છેદશે નહીં આ આપણી પાસે કર્વ ઉપર નું રીસ્ટ્રીકશન છે આ ક્લોસ્ડ કર્વ છે અહી આપણે સિમ્પલ ક્લોસ્ડ કર્વ લીધેલ છે અને આપણે જો x અક્ષ અથવા y અક્ષ ને સમાંતર લાઇન દોરીએ તો બંને રીતે તે ગ્રાફ ને બે કરતાં વધુ બિંદુઓ માં છેદશે નહીં છે ઉદાહરણ તરીકે આ ગ્રાફ માટે બે વખત છેદી રહ્યું છે તેમ આ દિશામાં દોરીએ છીએ તો ફરીથી તે બે કરતા વધુ વખત છેદશે નહીં તેથી આપણે ફક્ત આ કર્વ ને નીચેના બે કર્વ માં બ્રેક કરીશું તેથી અહીં આ આખો કર્વ આ બે લાઇન્સ x a અને x b ની વચ્ચે આવેલું છે અને હવે આપણે શું કરી રહ્યા છીએ આપણે અહી કર્વ C1 લઈશું જે yg1 છે xa થી xb સુધીનો આ કર્વ જેને yg1 અને C1 દ્વારા દર્શાવવામાં આવે છે બીજો કર્વ જે આ અંતિમ બિંદુથી શરૂ થાય છે અને આ સાથે આ બિંદુ b સુધી જાય છે જેને આપણે કહીએ છીએ C2 અને ચાલો માની લઈએ કે C2 નું સમીકરણ yg2 દ્વારા આપવામાં આવ્યું છે તો અહીં g2 માટે આપણી પાસે આ x છે જે આ b અને a ની વચ્ચે આવેલું છે તેથી અહીં આપણી પાસે આ x છે જે b થી a સુધી બદલાય છે તો તે બરાબર અહીં આપવામાં આવ્યું છે હવે આપેલ ક્લોસ્ડ કર્વ એ બે કર્વ નું યુનિયન છે કારણ કે આપેલ સ્મૂથ કર્વ એ બે ભાગ માં વિભાજિત થયેલ હતો એક C1 હતું અને બીજું C2 હતું તો હવે આપણે અહીં શું કરીએ આપણે F1∂y નું ઇન્ટીગ્રેટ કરીએ કારણ કે જ્યારે આ પરિણામમાં એક ભાગ હતું જ્યારે અમારી પાસે આ કર્વ ડબલ ઇન્ટિગ્રલ સાથે હોય છે તેથી આપણે y ના સંદર્ભમાં yg1 થી yg2 F1∂y ને ઇન્ટીગ્રેટ કરીએ છીએ તેથી આપણે આ y ની દિશામાં કરી રહ્યા છીએ અને જેની લિમિટ આ કર્વ થી આ કર્વ સુધીની હશે તેથી આ g1 થી g2 સુધી આપણે આ F1∂y ને y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરી રહ્યાં છીએ તેથી કારણ કે આપણી પાસે આ વિકલન છે અને પછી આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરી રહ્યાં છીએ તેથી આ ફક્ત F1 છે અને પછી આપણે g1 થી g2 સુધીની લિમિટ મૂકવી પડશે અને પછી આપણી પાસે આ F1 છે જેમાં y ને g2 થી બદલવામાં આવશે અને અહીં y ને g2 સાથે બદલવામાં આવશે તેથી આ પરિણામ છે જે આપણે ફક્ત F1∂y ને y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરીને કર્યું છે હવે આપણે x ના સંદર્ભમાં x બરાબર a થી b સુધી ઇન્ટીગ્રેટ કરીએ છીએ તેથી y ની દિશામાં આપણે આ બાઉન્ડરી થી ઉપરની બાઉન્ડરી પર પહેલેથી જ ઇન્ટીગ્રેશન કરી દીધું છે અને હવે x ની દિશામાં આપણી પાસે અહીં મહત્તમ રેન્જ x a થી b સુધીની છે તેથી મૂળભૂત રીતે આપણે આખા રિજીયન ને ઇન્ટીગ્રેટ કરી રહ્યા છીએ તેથી તે પરિણામ છે હવે અહીં આપણે પહેલાથી જ x પર a થી b સુધી આની ગણતરી કરી છે તેથી આ F1xg2 F1xg1 હતું તેથી આ a થી b પર ઇન્ટિગ્રેટેડ છે અને અહીં આપણી પાસે x માટે a થી b પર ઇન્ટીગ્રેશન છે તેથી આપણે હમણાં જ અહીં લિમિટ બદલી છે માઈનસ ચિન્હ સાથે તો પછી b થી a કરીશું અને આપણી પાસે F1 છે અને નોંધ લો કે y કોમ્પોનન્ટ g2 છે તેથી જો આપણે અત્યારે ફિગર જોઈએ તો આપણે અહીં g2 છે જે b થી બદલાય છે તેથી આ x b હતું અને પછી આપણે આ દિશામાં x a સુધી જઈશું અને y પહેલાથી g2 દ્વારા બદલાઈ ગયો છે તેનો અર્થ એ કે આપણે આ કરવ C2 પર ઇન્ટીગ્રેશન કરી રહ્યાં છીએ તેથી આ ઇન્ટીગ્રલ કર્વ C2 પર છે અને તેવી જ રીતે અહીં જો તમે નોંધ કરો છો તો આ y અહીં આ g1 દ્વારા બદલવામાં આવશે તેથી અહીં આપણે C1 કર્વ ઉપર ઇન્ટીગ્રેશન કરી રહ્યા છીએ તેથી આ C2 પર નું ઇન્ટીગ્રલ છે અને આ ઇન્ટીગ્રલ કર્વ C1 પર છે તેથી પછી આપણે બંનેને જોડી શકીએ તેથી તેનો અર્થ એ કે આC2F1dx છે અને આC1F1dx છે તેથી માઈનસ ચિન્હ સાથે જો આપણે કોમન લઈએ તો તેનો અર્થ આ પ્લસ આ તેથી આપણે x ના સંદર્ભ માં આ F1 કર્વ ઉપર ઇન્ટીગ્રેશન કરીયે છીએ તેથી આ એરિયા ઇન્ટિગ્રલ નું પરિણામ છે આ ઇન્ટિગ્રલ એ આખા રિજીયન R પર ઇન્ટિગ્રલ છે અને પરિણામ આ CF1dx છે અને બીજો ટર્મ F1∂y હતી તેથી હવે આપણે આને પુનરાવર્તન કરીશું તેથી પહેલા આપણ ને અહીં CF1dx મળે છે તેથી એરિયા ઇન્ટિગ્રલ ∬R F1∂ydA છે હવે આ જ સ્ટેપ્સ આપણે F2∂y માટે પુનરાવર્તન કરીશું અને પહેલા આપણે x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં ઇન્ટિગ્રેટ કરીશું તેથી હવે આ વખતે આપણે એજ ફિગર લઈશું પરંતુ હવે આપણે y ની દિશામાં ફિક્સ કરીશું આ લિમિટ c થી d છે અને પછી આપણી પાસે આ બે કર્વ h1 અને h2 છે તેથી અહીં આપણી પાસે આ h1 છે અને પછી અહીં આપણી પાસે આ h2 છે x બરાબરh2 છે તેથી C1 કર્વ x h1 છે અને આ આપણો C1 કર્વ છે તેથી અહીં y c અને d વચ્ચે બદલાય છે તેથી y એ c કરતા મોટો અને d કરતા ઓછો છે અહીં ફરીથી y એ કર્વ C2માટે c અને d વચ્ચે છે પણ અહીં તે c થી d તરફ જાય છે બીજુ d થી c હતું તેથી હવે અમે F2∂x નું x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરીએ છીએ તેથી અહીં આપણી પાસે F2∂x છે અને આપણે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરી રહ્યા છીએ તેથી અહીં આપણી પાસે હવે F2 છે અને અપર લિમિટ h2 છે અને x લોવર લિમિટ h1 છે તેથી ફરીથી પરિસ્થિતિ સમાન છે તેથી હવે આપણે y ના સંદર્ભમાં c થી d સુધી ઇન્ટીગ્રેશન કરીશું તેથી જો આપણે y ના સંદર્ભમાં c થી d સુધી ઇન્ટીગ્રેશન કરીએ તો આ c થી d સુધીનું એક્સપ્રેશન છે તેથી આપણે F2 મેળવીશું જ્યાં આપણી પાસે h2 છે અને અહીં આપણી પાસે h1 છે તેથી જો આપણે આ F2 ને ધ્યાનમાં લઈએ અને આપણે પહેલાથી જ આ x ને આ h2 દ્વારા બદલેલ છે તેથી ફક્ત x ઘટકને h2 દ્વારા બદલવામાં આવશે તે ધ્યાનમાં લો તો આ y છે અને આ પણ y છે કારણ કે આ અહીં y હતું આ પણ y હતું તેથી આને h2 દ્વારા બદલી શકાય છે તેનો અર્થ એ કે આપણે આ કર્વ C2 ની પર c થી d તરફ આગળ વધી રહ્યા છીએ અને અહીં આપણી બીજી પરિસ્થિતિ છે કે આ પ્રથમ ઘટક x ને આ h1 સાથે બદલી શકાય છે અને પછી આપણે આ y ઉપર c થી d સુધી ઇન્ટીગ્રેશન કરીશું તો હવે આપણે અહીં પ્લસ બદલી શકીએ અને પછી કર્વ C2 માટે d થી c અને કર્વ C1 માટે c થી d છે તેનો અર્થ એ કે હવે આપણી પાસે ક્લોસ્ડ કર્વ છે અને પછી આ કર્વ્સ C1 અને C2 પર c થી d અને d થી c છે તેથી આ બંને ઇન્ટિગ્રલ્સ ફરીથી સંપૂર્ણ ક્લોસ્ડ કર્વ બનાવશે જ્યાં F2 નું ઇન્ટીગ્રેશન y ના સંદર્ભમાં કરીએ છીએ તેથી અહીં આપણો આ નિષ્કર્ષ છે કે CF2dy∬RF2∂xdA અને હવે આપણે આ પરિણામને અને આપણે અગાઉની સ્લાઇડમાં શું મેળવ્યું તેને જોડીએ છીએ તેથી અમારી પાસે આ બે પરિણામો છે CF2dy∬RF2∂xdA અને CF1dx∬R F1∂ydA અને હવે આપણે બંને ને ઉમેરી શકીએ છીએ તેથી આપણી પાસે આ F1dxF2dy છે જે કર્વ ઇન્ટીગ્રલ F⋅dr છે અને અહીં જમણી બાજુ F2∂x F1∂y છે જેનું આપેલ ડોમેન R પર ઇન્ટીગ્રેશન કરીએ છીએ તેથી આ ગ્રીન્સ નો થીઓરમ છે આ ગ્રીન્સ થીઓરમનું સ્ટેટમેન્ટ એ તારણ આપે છે કે આ કર્વ ઇન્ટીગ્રલ જે હતું તેને F⋅dr તરીકે પણ લખી શકાય છે તો આ ક્લોસ્ડ ઇન્ટીગ્રલ કર્વ ઇન્ટીગ્રલ F⋅dr એરિયા ઇન્ટીગ્રલ બરાબર છે અને આ એરિયા એ બીજું કઈ નહીં પણ આ કર્વ C દ્વારા બંધ આ એરિયા R છે તેથી કર્વ પર ઇન્ટીગ્રેશન કરવાને બદલે આ થીઓરમ કહે છે કે તે આ એરિયા R પર ઇન્ટીગ્રેટ કરવું એક સરખું છે પરંતુ પછી સંકલિત બદલાશે જે F2∂x F1∂y છે તેથી આપણે અહીં કેટલાક પ્રોબલેમ્સ લઈશું એક આ વેક્ટર ફીલ્ડ માટે ગ્રીન્સ નો થીઓરમ ચકાસી લો જ્યાં વેક્ટર ફીલ્ડ Fxyx yixj દ્વારા આપવામાં આવે છે તેથી અહીં રિજીયન R આપવામાં આવે છે જે rtcos t isin t j દ્વારા બાઉન્ડેડ છે જે વર્તુળ છે જ્યાં t એ 0 થી 2 π બદલાય છે તે એક સંપૂર્ણ બંધ વર્તુળ છે જે આપેલ છે આ પેરામેટ્રિક સમીકરણ દ્વારા આપેલ છે તેથી આપણે ગ્રીન્સ ના થીઓરમની ચકાસણી કરવા માગીએ છીએ જેનો અર્થ છે કે પહેલા આપણે એરિયા ઇન્ટિગ્રલ અથવા લાઇન ઇન્ટિગ્રલની ગણતરી કરીશું અને પછી બીજાની અને જોઈશું કે બંનેના મૂલ્યો સમાન છે તેથી અહીં F1 આ Fxy નો પ્રથમ ઘટક x y છે તેનો અર્થ છે કે ગ્રીન્સ ના થીઓરમમાં આપણે F2∂x F1∂y ની ગણતરી કરવાની છે તેથી કારણ કે અહી માઈનસ y છે આપણી પાસે F1∂y 1 છે અને અહીં F2 એ x છે તેથી જો આપણે પહેલા એરિયા ઇન્ટીગ્રલ પર જઈશું જ્યાં સંકલિત F2∂x F1∂y હતું તેથી આપણી પાસે જે અહીં છે તે તેથી આપણી પાસે આ રિજીયન R ઉપર dx dy સાથે 2 ગુણક માં છે અને તેથી આપણી પાસે 0 પર કેન્દ્રિત એક ત્રિજ્યા વાળું એકમ વર્તુળ છે તેથી આ વર્તુળ હતું અને આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા અહીં એક એકમ છે વર્તુળનું ક્ષેત્રફળ r2 નો અર્થ π થાય છે તેથી અહીં આ 2π છે આ એરિયા ઇન્ટીગ્રલ ડબલ ઇન્ટિગ્રલ ની કિંમત 2 π છે અને હવે આપણે આ F⋅dr નું મૂલ્યાંકન કરી શકીએ છીએ જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં શીખ્યા છે તો અહીં Fxyx yixj તેથી xcos t આ ysin t છે અને પછી અહીં ફરી આપણી પાસે આ xcos t અને પછી drdt છે તેથી અમારી પાસે આ r છે અને આપણે આ drdt મેળવી શકીએ છીએ તેથી cos t એ sin t અને પછી cos t j હશે તો આ છે sin t icos t j અમે આ પેરામેટ્રિક ફોર્મ પહેલાથી જ મુકેલ છે પછી drdt સાથે ડોટ પ્રોડક્ટ અને પછી dt પર ઇન્ટીગ્રેશન કરી રહ્યા છીએ તેથી આ ડોટ પ્રોડક્ટ cos t sin t t t હશે તેથી cos t sin t t t અને આ 1 છે તેથી જ્યારે આપણે આ ઇન્ટીગ્રેટ કરીએ ત્યારે તે 2 π અને પછી 12 છે તેથી અહીં આપણે બે વડે ભાગીશું અને ગુણીશું તેથી આ 2sin t cos t એ sin 2t હશે અને આ ઇન્ટિગ્રેટેડ છે અને આપણને આ 2π મળ્યું છે અને પછી આપણી પાસે માઇનસ સાઇન છે તેથી sin 2t જે ફરીથી cos 2t આપશે અને પછી ઉપરની લિમિટ નીચેની લિમિટ જે 0 થશે તેથી આપણી પાસે અહીં જવાબ ફક્ત 2π છે તો આ હતું કર્વ ઇન્ટીગ્રલ જે આપણને આ 2π મૂલ્ય આપે છે અહીં તે એરિયા ઇન્ટીગ્રલ હતું જે આપણને 2π નું મૂલ્ય આપે છે કેટલીકવાર આ થીઓરમ ખૂબ ઉપયોગી છે કારણ કે ઘણી વાર આપણે હવે અવલોકન કરીશું કે આ કર્વ ઇન્ટીગ્રલ કેટલાક પ્રોબ્લેમ્સ માટે સરળ છે જ્યારે એરિયા ઇન્ટીગ્રલ અન્ય પ્રોબ્લેમ્સ માટે સરળ છે તેથી તે મુજબ આપણે ક્યાં તો આ કર્વ ઇન્ટિગ્રલ કરી શકીએ છીએ અથવા ડબલ ઇન્ટિગ્રલ એરિયા મેળવવા માટે કરી શકીએ છીએ હવે બીજી પ્રોબ્લેમ છે તેથી આપણે આ ઇન્ટીગ્રલ નું મૂલ્યાંકન કરીશું ગ્રીન્સ ના થીઓરમનો ઉપયોગ કરીને આ લાઇન ઇન્ટીગ્રલ છે અને C એ એક ચોરસ છે જે x 1 અને y 1 લાઇન્સ દ્વારા ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં કાપવામાં આવે છે તેથી આપણી પાસે x અક્ષ છે y અક્ષ છે આ કહીએ તો x 1 અને y 1 છે તેથી આ ઉપર આપણે આ રિજીયન માં છીએ અને પછી આપણી પાસે આ કર્વ જે આ ચોરસની બાઉન્ડરી છે તેથી જો આપણે આ કર્વ ઇન્ટીગ્રલ માગીએ છીએ તો આપણે કર્વ ઉપર પરફોર્મ કરીએ તેથી આપણી પાસે ત્યાં ચાર લાઇન્સ છે અને આપણે આ ઇન્ટીગ્રલ પરફોર્મ કરવું પડશે સ્વાભાવિક રીતે તેમાં ચાર વખત આ ઇન્ટિગ્રેલ્સ હશે જે કદાચ ખૂબ અનુકૂળ ન હોય તેથી આપણે શું કરીશું કે આ ગ્રીન્સ ના થીઓરમનો ઉપયોગ કરીશું અને આ રિજિયન R પર લાગુ કરીશું તેથી ગ્રીન્સ થીઓરમ કહે છે કે આ સમાન હશે તો અહીં F1dxF2dy ને કારણે આપણી પાસે F2 છે તેથી આ માઈનસ ચિહ્ન સાથે F1 છે અને આ ગ્રીન્સ થીઓરમ કહે છે કે આ આ ના બરાબર આ એરિયા ઇન્ટીગ્રલ હશે જે આપણે આ આંશિક વિકલન નું મૂલ્ય સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ તેથી F2∂x મતલબ y આપણે મેળવીશું અને F1∂y આપણ ને 2 y મળશે અને પછી ત્યા માઇનસ ચિન્હ સાથે આપણી પાસે માઇનસ છે અને તે પ્લસ થઈ જશે તેથી આપણી પાસે y 2y આપેલ રિજીયન માં ઇન્ટીગ્રેટેડ છે આ રિજીયન R જ્યાં લિમિટ 0 થી 1 અને 0 થી 1 છે હવે ગણતરી કરવી આ ખૂબ જ સરળ છે અમારી પાસે અહીં 3 y છે જેનો અર્થ છે 3y22 અને પછી અપર લિમિટ 1 લોવર લિમિટ 0 છે તેથી આપણે ત્યાંથી ફક્ત 1 મેળવીશું તેથી અમારી પાસે 32 છે આ 3y22 છે અને પછી આપણી પાસે લિમિટ 0 થી 1 છે બીજું પણ ફક્ત 1 હશે અહીં આપણી પાસે 32 જવાબ છે તેથી જો તમે દાખલા તરીકે આ કર્વ ઇન્ટીગ્રલ કરો તો આ 4 કર્વ 4 લાઇન્સ ઉપર તો સ્વાભાવિક રીતે તે સરળ નહીં હોય જેટલું આપણે આ ડબલ ઇન્ટિગ્રલની ગણતરી કરી છે ઠીક છે તેથી બીજો પ્રોબ્લેમ જ્યાં આપણે સિમ્પલ ક્લોસ્ડ કર્વ થી બાઉન્ડેડ એરિયા નું મૂલ્યાંકન કરીશું અથવા બતાવીશું તેથી જો આપણી પાસે એક સિમ્પલ ક્લોસ્ડ કર્વ છે અને આપણે બતાવીશું કે કોઈપણ સિમ્પલ ક્લોસ્ડ કર્વ C ના એરિયા ની ગણતરી આ ઇન્ટિગ્રલ દ્વારા કરી શકાય છે જે ઇન્ટિગ્રલ xdy ydx છે અને આ ફેક્ટર 12 છે તેથી ગ્રીન્સ થીઓરમ કહે છે કે આ લાઇન ઇન્ટિગ્રલ છે જ્યાં આપણે આ F2 લઈશું અને આ માઇનસ ચિન્હ સાથે F1 હશે કે જે હાફ પહેલાથી જ છે તેથી આપણે હાફ લીધેલ છે અને તે પછી આ ગ્રીન્સ થીઓરમ છે જે કહે છે F2∂x F1∂ydxdy તેથી આ હાફ છે અને પછી F2∂x જે 1 છે અને પછી F1∂y જે 1 હશે પરંતુ ત્યાં માઇનસ હતું તેથી ત્યાં પ્લસ હશે તેથી આ ફક્ત રીજીયન R ઉપરનો dx dy છે અને આ બીજું કંઈ નથી પણ એરિયા છે સિમ્પલ ક્લોસ્ડ કર્વ C દ્વારા આવરી લેવામાં આવેલ અથવા બંધાયેલ એરિયા છે તેથી આ R નો એરિયા છે તેથી આ તે છે જે આપણે સાબિત કરવું છે કે આ એરિયા ની ગણતરી આ ઇન્ટીગ્રલ જે 12Cxdy ydx વડે કરી શકાય છે તેથી આ એરિયા ની ગણતરી આ લાઇન ઇન્ટીગ્રલ દ્વારા કરી શકાય છે જેને આપણે આગળના ઉદાહરણમાં ફક્ત આ નિદર્શન માટે જોઇશું જે ગ્રીન્સ થીઓરમ નો ઉપયોગ કરીને ઇલિપ્સ xacos ybsin નો એરિયા શોધો તેથી અહીં આ ગ્રીન્સ થીઓરમનો ઉપયોગ કરીને આપણી પાસે ઇલિપ્સ નો એરિયા શું છે પહેલાનાં ઉદાહરણમાં આપણે જોયું છે કે આ ઇલિપ્સ ઉપર આપણે 12Cxdy ydxસાથે એરિયા ની ગણતરી કરી શકીએ છીએ જે આપણી પાસે આ કિસ્સામાં છે તો તે આપણો C અહીં છે તેથી ચાલો આપણે આ ઇન્ટીગ્રલ xdy ydx કરીએ તો ચાલો આપણે સીધું જ આ લાઈન ઇન્ટીગ્રલ કરીએ આપણી પાસે xacos ybsin છે અને પછી dy આપણે અહીંથી તે dybcos θ dθ મેળવી શકીએ તો પછી આપણી પાસે y ybsin અને dx મેળવી શકાય છે આપણે મેળવીશું તેથી આપણે આ ઇન્ટીગ્રલ પરફોર્મ કરી શકીએ છીએ અહીં આપણે ab કોમન લઈ શકીએ છીએ આપણી પાસે θ છે તેથી મૂલ્ય 12ab×2π છે પરંતુ હાફ તે બે ને રદ કરશે તો આપણે πab મેળવીશું જે આ એક મૂળભૂત પરિણામ છે કે આ ઇલિપ્સ xacos ybsin નો એરિયા એ πab સિવાય બીજું કંઈ નથી તેથી હવે આપણે આ કર્વ ઇન્ટીગ્રલ મૂલ્યાંકન કરીશું જ્યાં C એ આ x 0 થી 1 દ્વારા આપવામાં આવેલી બાઉન્ડરી છે અને અને પછી 2x2 અને 2 x ની વચ્ચે y છે તેથી અહીં આપણી પાસે પરિસ્થિતિ છે જ્યાં કર્વ 2x2 બરાબર y થી y બરાબર x દ્વારા એનક્લોસ્ડ છે આ લાઇન y x છે અને આ એરિયા જે બંને વચ્ચેની બાઉન્ડરી દ્વારા આવરી લેવા માંગીએ છીએ જ્યાં આ કર્વ ઇન્ટીગ્રલ થઈ રહ્યું છે તેથી આ ગ્રીન્સ થીઓરમનો ઉપયોગ કરીને આપણે આ કર્વ ઇન્ટીગ્રલ ને આપણે આ આંશિક વિકલન ના તફાવતથી એરિયા ઇન્ટીગ્રલ માં બદલી શકીએ છીએ અને પછી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે તમારું F2 એ 2 x y છે તેથી x ના સંદર્ભમાં F2 નું વિકલન લેતા આપણ ને અહીં 2 y મળશે અને અહીંથી આપણ ને આ F1y મળશે જે 2 y તરીકે આવે છે તેથી આપણી પાસે 2y 2ydxdy છે અને આ રદ થાય છે તો આપણી પાસે 0 તેથી આ કર્વ ઇન્ટીગ્રલ આ ક્લોસ્ડ લાઇન ઇન્ટીગ્રલ 0 છે પરંતુ એક વાત માત્ર યાદ કરવા માટે કે આ વેક્ટર ફિલ્ડ x2y2dx2xydy ને આ સ્કેલર ફંકશનના ગ્રેડિયન્ટ તરીકે લખી શકાય છે અને તેનો અર્થ એ કે જેનો આપણે આ પહેલાથી અભ્યાસ કર્યો છે તે કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ છે તેથી આપણે એ પણ નોંધવું જોઈએ કે જો વેક્ટર કન્ઝર્વેટિવ છે તો કોઈપણ ક્લોસ્ડ પાથ ઉપર આ એક ક્લોસ્ડ પાથ હતો જે આપણે અહીં ધ્યાનમાં લીધેલ ફિલ્ડ છે પરંતુ આપણે કોઈપણ ક્લોસ્ડ પાથ લઈ શકીએ છીએ અને તે મૂલ્ય 0 હશે કારણ કે તે પ્રમાણભૂત પરિણામ છે જે આપણે પહેલાં અભ્યાસ કર્યો છે તેથી અહીં આ બરાબર થઈ રહ્યું છે કારણ કે આ કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ છે અને આપણે આ ક્લોસ્ડ કર્વ પર ઇન્ટીગ્રેટ કરીએ છીએ તેથી સ્વાભાવિક રીતે આ 0 હશે આ વ્યાખ્યાન સમાપ્ત થાય તે પહેલાં ફક્ત એક ટૂંકી નોંધ તેથી ચાલો આપણે અહીં આ વેક્ટર ફિલ્ડ નો વિચાર કરીએ જે આ yx2y2ixx2y2j એક્સપ્રેશન દ્વારા આપવામાં આવે છે અને અહી એરિયા એ આ ડિસ્કના આંતરિક ભાગ x2y2≤1 દ્વારા આપવામાં આવે છે તેથી આપણે ત્યાં આ વર્તુળને xcos ysin દ્વારા પેરામેટ્રાઇઝ કરી શકીએ છીએ અને આપણે આ કર્વ એક વેરિએબલના વેક્ટર ફંક્શન cos isin j તરીકે લખી શકીએ છીએ અને પછી આપણે drdθ ની ગણતરી કરી શકીએ છીએ કારણ કે કર્વ ઇન્ટીગ્રલ માં આપણે આની ગણતરી કરવાની જરૂર છે જેથી આપણી પાસે sin icos j હશે તેથી આપણે F⋅dr ની ગણતરી કરી શકીએ તેથી અહીં આપણે xcos ysin મૂકીશું તેથી y એ માઇનસ ચિન્હ સાથે sin છે અને x2y2 એ 1 બનશે અને પછી આપણી પાસે ડોટ પ્રોડક્ટ છે તેથી આ પ્રથમ ઘટક sin છે ત્યાં હશે પછી આપણે બીજો ઘટક cos હશે જ્યારે sin મૂકીશું આપણે xcos મેળવીશું અને પછી આ drdθ પરથી cos હશે તો આ ઇન્ટીગ્રલ જે આપણે પરફોર્મ કરી શકીએ છીએ તેનું મૂલ્ય 2 π હશે બીજી બાજુ જ્યાં આપણે આ ગ્રીન્સ થીઓરમનો ઉપયોગ કરીને આ એરિયા ઇન્ટીગ્રલની ગણતરી કરીએ તો પછી આપણી પાસે આ F2 નું આંશિક વિકલન છે અને પછી આ F1 નું આંશિક વિકલન છે જે પ્રોબ્લેમ માં આપવામાં આવેલ છે અને જો તમે એમ કરો તો આપણે આ આંશિક વિકલન કરી શકીએ છીએ અને પછી આપણે અવલોકન કરીશું કે આ 0 થઈ રહ્યું છે કારણ કે અહીં આપણને x2y2 મળશે જ્યારે અહીં તમને x2 y2 મળશે તેથી આ રદ થશે અને આપણને મૂલ્ય 0 મળશે તેથી અહીં આપણને આ મૂલ્ય 2π મળ્યું અને આ એરિયા ઇન્ટીગ્રલ માટે આપણને 0 કિંમત મળી તેથી તે શું સમસ્યા છે આ ગ્રીન્સ થીઓરમ શા માટે લાગુ પડતો નથી આ કિસ્સામાં આ બે મૂલ્ય શા માટે સમાન નથી કારણ સ્પષ્ટ છે કે જો તમે ફરીથી આ વર્તુળ દ્વારા બાઉન્ડેડ રીજીયન R ને ધ્યાનમાં લો અને જો આપણે અહીં નજીકથી નજર નાખો તો લખેલું છે કે x2y20 તેથી અહીં 0 એ રીજીયન R નો ભાગ નથી આ રીજીયન છે પરંતુ 0 સિવાયનો છે તેથી આપણે આ સિમ્પલ ક્લોસ્ડ કર્વ થી કવર થયેલ આખા રિજીયન ને આવરી લેતા નથી જે xcos ysin વર્તુળ થી વ્યાખ્યાયિત થયેલ છે તેથી ગ્રીન્સ થીઓરમ કહે છે કે આપણે ક્લોસ્ડ કર્વ વડે એનક્લોસ્ડ રિજીયન R ઉપર ઇન્ટીગ્રેટ કરવું પડશે તેથી અહીં આ એક પોઈન્ટ ડોમેનમાં નથી કારણ કે આ ખરેખર 00 પર વ્યાખ્યાયિત થયેલ નથી તેથી તેથી આ ડોમેનનો ભાગ ન હતો અને તેથી આ લાગુ થતું નથી તેથી તે ગ્રીન્સ થીઓરમનો વિરોધાભાસ નથી પરંતુ ફક્ત તે છે કે ગ્રીન્સ થીઓરમ લાગુ થશે નહીં કારણ કે 0 એ ડોમેઇનનો ભાગ નથી તેથી આ સંદર્ભો છે જેનો આપણે આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધ છે અને ફક્ત આ તારણ કાઢવા માટે આપણે આ ગ્રીન્સ થીઓરમ શીખ્યા છે જે કહે છે કે કર્વ ઇન્ટીગ્રલ ને એરિયા ઇન્ટીગ્રલ તરીકે લખી શકાય છે અને અહીં સૌથી અગત્યનું છે કે તમારી પાસે કર્વ છે ચાલો આપણે C કહીએ તો આ ત્યાં કોઈ પણ બિંદુ છોડ્યા વિના આ આખો વિસ્તાર R છે તો પછી આ લાગુ પડે છે આ કર્વ ઇન્ટિગ્રલને આ ડબલ ઇન્ટિગ્રલની સહાયથી અથવા એનાથી ઊલટુ ડબલ ઇન્ટિગ્રલને આ કર્વ ઇન્ટિગ્રલની સહાયથી ગણતરી કરી શકાય છે જો કર્વ ઇન્ટિગ્રલ સરળ છે તો આપણે કર્વ ઇન્ટિગ્રલની મદદથી આવા એરિયા ઇન્ટિગ્રલ શોધી શકીએ છીએ બીજો મહત્વનો મુદ્દો જે આગામી વ્યાખ્યાનોમાં ઉપયોગમાં લેવામાં આવશે કે આ કર્વ ઇન્ટિગ્રલ curlFk ના રૂપમાં પણ લખી શકાય છે અને સ્કેલ આપણા xy પ્લેન ને પરપેંડીક્યુલર હતું તેથી આપણી પાસે xy પ્લેન હતું જ્યાં હવે આપણે અહીં કામ કરી રહ્યા છીએ દ્વિ પરિમાણીય પ્લેન અને આ k ની દિશા અહીં xy પ્લેન પર આપેલ ડોમેન ને પરપેંડીક્યુલર હતું તેથી જો આપણે આ પ્લેન ને પરપેંડીક્યુલર આ ડોટ પ્રોડક્ટ કરીએ તો પછી આપણ ને આ એરિયા ઇન્ટિગ્રલ નું ઇન્ટિગ્રાન્ટ મેળવીએ છીએ તો આ વ્યાખ્યાન પૂર્ણ થાય છે અને તમારું ધ્યાન બદલ આભાર